તેથી આપણે આપણી 1D પરની ચર્ચા ચાલુ રાખીએ કે જેમાં આપણે એફઈએમ હોય છે આ તે છે જે તે કહી રહ્યું છે બરાબર 2D અને 3D માં શું થશે આ ડેરિવેટિવ દ્વારા અનુસરે છે બરાબર તેથી સામાન્ય ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે મારી પાસે એન્ટેના એ આરોગ્યની સમસ્યા માટેનું સંભવિત કારણ છે તેથી આપણે સીમ્યુલેટ ને જાણો છો તેઓ ઘણી શક્તિ બહાર કાઢે છે તેથી જો તમે તેમની સામે ખુબ વધુ સમય વિતાવો છો તો ત્યાં સ્વાસ્થ્ય નું જોખમ હોઈ શકે છે જે પ્રાયોગિક રીતે સાબિત થયેલ છે બીજી બાજુ કોઈ તેના હાથમાં મોબાઈલ ફોન લઇ ને જાય છે અને ખુબજ વધુ સમય માટે વાતો કરે છે મોબાઈલ ઓછી શક્તિ ઉત્પન્ન કરે છે પરંતુ જો તમે તેને લાંબા સમય સુધી જાળવી રાખો તો તે કેન્સર નું કારણ પણ બની શકે છે હવે તમે આ સિમ્યુલેશન છે તે હાયપોથેટીકલ બાઉન્ડ્રી ની સામે આવશે ત્યારે વાસ્તવિક જીવન માં શું થશે વિદ્યાર્થી તે જવાનું ચાલુ રાખશે તે જવાનું ચાલુ રાખશે આ વેવ નો અંત લાવું છું ત્યારે શું થશે વિદ્યાર્થી તેને 0 તરફ જવું જોઈએ અથવા તે 0 તરફ જાય છે તો ત્યાં સમસ્યા છે વિદ્યાર્થી કારણ કે ફિલ્ડ એ ભૌતિક રીતે અચાનક 0 તરફ જઈ શકતી નથી વિદ્યાર્થી એક્સ્પોનેન્શ્યલી ડીકેઈન્ગ એક્સ્પોનેન્શ્યલી ડીકેઈન્ગ જોઈએ છે વિદ્યાર્થી બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી જોઈએ છે બરાબર તેથી ચાલો હું તમને એક ઉદાહરણ આપું આ a છે વિદ્યાર્થી સાહેબ બાઉન્ડ્રી પહેલા તે શું હોવું જોઈએ બાઉન્ડ્રી 0 તરફ જવું જોઈએ વિદ્યાર્થી જ્યારે તે ત્યાં લોકોમાં પહોંચે છે તેથી ચાલો પ્રશ્ન જોઈએ ચાલો કહીએ કે અહીં આ બાઉન્ડ્રી પર ઇચ્છતા હતા પરંતુ તે ઇચ્છનીય છે કે અનિચ્છનીય વિદ્યાર્થી તેથી તે ઇચ્છનીય બનવા જઈ રહી છે તેથી તે ઇચ્છનીય છે કારણ કે ધાતુ મૂકીને તમે શું કરી રહ્યા છો ભલે તે બાઉન્ડ્રી બને તેમાં હું ખુશ છું વિદ્યાર્થી હા ત્યારબાદ હું ખુશ છું અને પછી શક્ય હોય ત્યાં સુધી હું વાસ્તવિક દુનિયાના પ્રશ્નોને ફરીથી બનાવી રહ્યો છું બરાબર તેથી હું શું ઇચ્છુ છું કે આ ફિલ્ડ મુસાફરીના માર્ગ દ્વારા પાલન કરવામાં આવે છે અને જો હું આ શરત લાગુ પાડવામાં સક્ષમ હોય તો તે સમાન પરિસ્થિતિ ને ફરીથી બનાવવાનો પ્રયત્ન કરશે જે ફિલ્ડ કરે છે જે અનંત સુધી જઈ રહ્યું છે સર્કિટ ના લોકો તેને જુદા જુદા કારણો માટે ઈમ્પેડન્સ બાઉન્ડ્રી કન્ડિશન ના સ્થાન ઉપર આધાર રાખે છે વિદ્યાર્થી પછી તેની બાઉન્ડ્રી તેથી શું તે બાઉન્ડ્રી કન્ડિશન ના સ્થાન ઉપર આધાર રાખે છે શા માટે વિદ્યાર્થી x ના U કારણ કે તે Ux પર આધાર રાખે છે તેથી કોઈપણ x પર હું આ મુકું છું બરાબર તેથી તે સ્વતંત્ર નથી હું ડિરિચલેટ ની જેમ ગોઠવી શકતો નથી જ્યાં હું Uxઅચળ ને ગોઠવું છું અથવા dUdxઅચળ હું ક્યાં છું તેના પર આધાર રાખતું નથી તેવું લાગે છે પરંતુ બીજી બાજુ આ બાઉન્ડ્રી કન્ડિશન હું ક્યાં છું તે સ્વીકારે છે કારણ કે Ux અને dUdx બંને સાથે 0 પર ગોઠવાઈ રહ્યા છે તેથી તમે તેને 1 મીટર માં લાગુ પાડી શકો છો તમે તેને પદાર્થથી 3 મીટર સુધી લાગુ પાડી શકો છો 3 મીટર પર લાગુ પાડવાનો ગેરફાયદો શું છે વિદ્યાર્થી વધુ વધુ ગણતરીની જરૂર નથી બરાબર તેથી ધારો કે આ તમારી બાઉન્ડ્રી કોઈ સારા કારણ માટે નથી ત્યાં કંઈ નથી આ પ્રદેશમાં કોઈ ઉત્તેજક ભૌતિકશાસ્ત્ર થઈ રહ્યું નથી શા માટે પરેશાન થવું તેથી હકીકતમાં બાઉન્ડ્રી કન્ડિશન અને ઉંચા માપો માં અચોકસાઈ હશે પરંતુ આપણે તેની તરફ આવશું બરાબર તેથી ચાલો વેવના સૂત્ર સાથે ચાલુ રાખીએ તેથી મેં તમને બાઉન્ડ્રી કન્ડિશન શું થશે વિદ્યાર્થી તેથી ચાલી તેને Uxk2Ux 0 તરીકે લખીએ અત્યારે તે જમણી બાજુ નથી બરાબર તેથી આ ફક્ત તમારી એફઈએમ બદલાવ્યું નથી બરાબર પછીનું પગલું પગલું 2 આપણે આ પહેલા ચર્ચા કરીએ છીએ કે હું આગળ શું કરું વિદ્યાર્થી વીક ફોર્મ માં ફેરવીએ વીક ફોર્મ મને તેની સાથે મદદ કરશે તેથી તે wxuxend wxuxdxk2wxuxdx0 બનશે તેથી આ વેઈટેડ રેસિડયુલ છે અને જેમ આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે આ વીક ફોર્મ એ ઉપયોગી છે કારણ કે તે ફક્ત પ્રથમ ઓર્ડર ડેરિવેટિવ માં સામેલ છે મેં ઇન્ટિગ્રેશન માં લિમિટ મૂકી નથી પરંતુ તેઓ w ના ડોમેઈન ને અનુરૂપ હશે તે અસ્પષ્ટ છે બરાબર તેથી ચાલો હવે આગળ વધીએ ચાલો હવે એમાં મૂકીએ હવે આપણે શું પસંદ કરવાનું છે આપણે w પસંદ કરવાનું છે અને આપણે u પસંદ કરવાનું છે બરાબર